છેલ્લા વર્ગમાં મેં વિવિધ તિરાડ વૃદ્ધિની રચના અને ફ્રેક્ચર મિકેનિઝમ્સની સૂચિ વિશે વાત કરી છે આમાંથી કેટલીકને વિગતવાર જોયું હતુંજેમાં નબળી તિરાડની વૃદ્ધિ માટેની એક પ્રતિકૃતિ જોઈ હતી હકીકતમાંઆ બધા વિદ્યાર્થીઓમાંથી એક મારી પાસે આવ્યો અને પૂછ્યું કે શું તિરાડ છે તે શરૂઆતમાં 45 ડિગ્રી પર પ્રચાર કરે છે તમારે આવા પ્રકારના નિષ્કર્ષ પર ન આવવું જોઈએ મેં વિચાર્યું કે આપણે વ્યાખ્યાનમાં આગળ વધીએ તે પહેલાં આપણે નબળી તિરાડ વૃદ્ધિની પ્રતિકૃતિમાં શું શીખ્યા તેને જોઈશું અને એની શંકા ને સ્પષ્ટ કરીશું તેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તિરાડ સંકેતની નજીકના ખૂબ જ ઊંચા તણાવને કારણે તમારી પાસે પ્લાસ્ટિકની વિકૃતિ હોય છે પ્લાસ્ટિક વિકૃતિ એ શું ભૂમિકા ભજવે છે જ્યારે તમારી પાસે પ્લાસ્ટિકની વિકૃતિ હોય છે ત્યારે તે શીયર તણાવના કારણે અણુ વિમાનો લપસે છે એના સિવાય બીજું કંઈ જ નથી હોતું આપણે આને થોડી વિગતવાર જોયું હતું સાદા તાણ પરીક્ષણના કિસ્સામાં તમારી પાસે કપ અને શંકુ આકારના ફ્રેક્ચર છે મેં એમાં ધ્યાન દોર્યું હતું કે તમારી પાસે શીયર લિપ છે અને આ 45 ડિગ્રી પર થાય છે તમારે એમાં ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ બધું માઇક્રોસ્કોપિક સ્તર પર થાય છે વૈચારિક પ્રશંસા માટે તે ખૂબ જ વિસ્તૃતમાં આપેલું છે જ્યારે મારી પાસે તિરાડ હોય છે ત્યારે મારી પાસે એક સ્લિપ પણ હોય છે જે સ્થાન લે છે અને આપણી પાસે એનિમેશન તરીકે નબળી તિરાડ કેવી રીતે વધે છે તેની એક પ્રતિકૃતિ છે આ સંપૂર્ણ રીતે તિરાડની પ્રગતિમાં સંકળાયેલી પ્રક્રિયાઓના આધારે કરવામાં આવે છે અહીંયા તમારી પાસે માઇક્રોસ્કોપિક પ્રતિકૃતિ છે જે મેક્રોસ્કોપિકના દેખાવ સાથે બંડલ થયેલી છે અહીંયા તમે જે જુઓ છો તે માઇક્રોસ્કોપિકના સ્તરે એક કલ્પના કરો કે તમારી પાસે લગભગ 2 માઇક્રોનના વિસ્તારમાં 4 અથવા 5 સ્ટ્રાઇશન્સ છે આ સબમાઈક્રોન સ્તર છે પરંતુ આ ખૂબ જ વિસ્તૃત પ્રમાણમાં છે જ્યારે તમે ઉચ્ચ વિસ્તૃતીકરણમાં ચિત્રને જુઓ છો ત્યારે તે ઘણું વિગતવાર દેખાય છે જ્યારે તેમાં સ્લિપ હોય ત્યારે તે 45 ડિગ્રી પર ત્રાંસી રેખા તરીકે બતાવે છે તમારી પાસે જ્યારે તિરાડ એ લોડ થાય છે ત્યારે તે મંદ પડી જાય છે અનલોડિંગ દરમિયાન તે તીવ્ર બની જાય છે આ ચાલુ અને બંધ સામગ્રી પર છાપ છોડી દે છે જે સ્ટ્રાઇશન્સ તરીકે દેખાય છે આ બધું જે આપણે જોઈએ છીએ એ બધું માઇક્રોસ્કોપિક સ્તરે થાય છે તિરાડ પોતે જ સીધી રેખા સાથે આગળ વધે છે પરંતુ તિરાડ કેવી રીતે આગળ વધે છે તમે કલ્પના કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો આ પ્રકારની પ્રક્રિયાને જોવામાં કેવી શક્યતા હોઈ શકે છે જે ખરેખર લક્ષ્યમાં છે એવું લાગે છે તમારે આ રેખા સાથે તિરાડ આગળ વધે છે એવી કલ્પના કરવી પડશે પરંતુ તે આ બિંદુથી બીજા બિંદુ સુધી કેવી રીતે આગળ વધે છે તમારી પાસે એક પ્રતિકૃતિ છે પ્રતિકૃતિનો વિકાસ અને આ પ્રતિકૃતિ એ ખરેખર પ્રશંસાને પાત્ર છે કે નબળાઈ દરેક ચક્રમાં તિરાડની વધતી જતી પ્રગતિ છે અને સુક્ષ્મ માળખામાં એક છાપ પણ બનાવવામાં આવી છે આ પ્રકારની પ્રતિકૃતિને સ્વીકારી શકો છો એવું વિચારશો નહીં કે તિરાડ શરૂઆતમાં 45 ડિગ્રી પર એક નરમ સામગ્રીમાં ફેલાય છે વાસ્તવમાં અભ્યાસક્રમના અંતમાં આપણે ઘણા સિદ્ધાંતો પર ધ્યાન આપીશું જે તમને આપેલ લોડિંગની સ્થિતિ માટે તિરાડ એ કયા ખૂણા પર પ્રચાર કરે છે તે એક પ્રકારની મેક્રોસ્કોપિક ગણતરી છે માઇક્રોસ્કોપિક સ્તરે શું થાય છે આપણે તેની જ ચર્ચા કરી રહ્યા છીએ આ બે મુદ્દાઓમાં ગૂંચવશો નહીં કારણ કે તમે બધા એન્જિનિયર છો એન્જિનિયરિંગ ડ્રોઇંગમાં પ્રશિક્ષિત છો જેમાં કલ્પના કરવા માટે ઘણો ભાર આપવામાં આવે છે તમારે તે જોવાનું છે કે આ માઇક્રોસ્કોપિક સ્તરે થાય છે અને તમે તેને જોવા માટે સક્ષમ છો કે જ્યારે તમારી પાસે લોડિંગ અને અનલોડિંગ હોય છે ત્યારે તમે તે જોવા માટે સક્ષમ છો કે તિરાડ ધીમે ધીમે આગળ વધે છે તમે એ પણ જુઓ છો કે પ્લાસ્ટિક વિરૂપતા ઓછી તીક્ષ્ણ થાય છે આ એનિમેશનમાં તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તિરાડ સંકેત પહેલા ઓછી તીક્ષ્ણ થાય છે અને પછી તે તીક્ષ્ણ બને છે આ વારંવાર થાય છે તિરાડ આ રેખા સાથે આગળ વધે છે તે 45 ડિગ્રી પર જતું નથી તે ત્યાં કોઈ છાપ નથી રાખતું સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગ ચાલો આપણે સ્ટ્રેસ કોરોઝનકોરૂઝોન ક્રેકીંગ પરની ચર્ચાને ચાલુ રાખીએ આપણે છેલ્લા વર્ગમાં તણાવના કાટ દ્વારા તિરાડ વધે છે તે જોયુ હતું આપણે બીજું એ જોયું કે તે આંતર દાણાદાર તિરાડ વૃદ્ધિ હતી જેને આ સુક્ષ્મઆલેખમાં જુઓ છો આની આ 3 પદ્ધતિઓમાંથી કોઈપણ દ્વારા આગળ વધી શકે છે પહેલી એ સક્રિય માર્ગ વિસર્જન છે બીજી હાઇડ્રોજન ભંગાણ છે અને ત્રીજી શક્યતા ફિલ્મથી પ્રેરિત ક્લીવેજ છે આપણે એક પછી એક રચનાને જોઈશું આ વર્ણનાત્મક પદ્ધતિઓછે તમારે આ મુદ્દાઓની યોગ્ય નોંધ લેવાની જરૂર છે સક્રિય માર્ગ વિસર્જન અહીંયા આ શું થાય છે સક્રિય પાથ વિસર્જનના કિસ્સામાં વરસાદને કારણે અનાજની સીમાઓ કાટખૂણે છે આ પદ્ધતિ છે ખરેખર શું થાય છે લાગુ કરાયેલ તણાવ મુખ્યત્વે તિરાડોને ખોલે છે જે તિરાડ સંકેતથી દૂર કાટની પેદાશોના સરળ પ્રસારને મંજૂરી આપે છે આમ તિરાડ સંકેતને વધુ કાટ લાગવા દે છે તે એક ક્રમિક પ્રક્રિયા છે નબળાઈના કિસ્સામાં વારંવાર લોડ થવાથી તિરાડને આગળ વધારે છે સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગના કિસ્સામાં સક્રિય પાથ વિસર્જન દ્વારા તમે કાટના કારણે તિરાડ આગળ મળે છે સડા સાથે વાતાવરણમાં સતત તણાવ ઉભો થાય છે તમે આગળની તિરાડને શોધી શકો છો ચોક્કસ પ્રકારની સામગ્રી આ પ્રક્રિયાથી પ્રભાવિત થાય છે અહીંયા તમે જુઓ છો ઓસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટીલમાં કાટ થાય છે અને આમાં શું થાય છે આપણે જોયું એ રીતે વરસાદને કારણે અનાજની સીમાઓમાં કાટ લાગી જાય છે ઓસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટીલના કિસ્સામાં તમને અનાજની સીમા સાથે ક્રોમિયમ કાર્બાઇડનો વરસાદ જોવા મળે છે મોટાભાગે SCC માં જોશો કે તિરાડ એ અનાજની સીમા સાથે ઝિગઝેગ સ્વરૂપે આગળ વધે છે તમે જોશો કે માઇક્રોસ્કોપિક સ્તરે ઝિગઝેગ ઢબ તરીકે તે માઈક્રોસ્કોપિક સ્તરે એક અલગ ચિત્ર આપી શકે છે માઇક્રોસ્કોપિક સ્તરે બીજું શું થાય છે તેમાં ગૂંચવશો નહીં તમે મેક્રોસ્કોપિક સ્તરે જે જુઓ છો તેની સાથે તમે કલ્પના કરવામાં સક્ષમ હોવા જોઈએ કારણ કે તમે બધા એન્જિનિયર તરીકે પ્રશિક્ષિત થયેલા છો હાયડ્રોજન ભંગાણ આગળની પ્રક્રિયાએ હાઇડ્રોજન ભંગાણની છે આ બીજી શક્યતા છે જેના દ્વારા સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગને કારણે તિરાડો વધી શકે છે અને હાઇડ્રોજન ભંગાણએ એવી પ્રક્રિયા છે જેના દ્વારા સ્ટીલએ પોતાની નરમ અને તાકતની શક્તિને ગુમાવે છે એમાં બીજું શું થયું હાઇડ્રોજન અથવા મિથેન વાયુના આંતરિક દબાણને કારણે થતી નાની તિરાડોને કારણે નરમપણા અને તેની તાકતમાં ઘટાડો થાય છે આ કઈ જગ્યાએ રચાય છે અનાજની સીમાઓને અસર કરે છે SCCમાં બધું અલગ છે અનાજની સીમાઓ વિવિધ પદ્ધતિઓ દ્વારા પ્રભાવિત થાય છે તે વરસાદને કારણે પ્રભાવિત થાય છે સક્રિય માર્ગ વિસર્જનમાં હાઇડ્રોજનના ભંગાણમાં તમને નાની નાની તિરાડો જોવા મળે છે જે હાઇડ્રોજનના આંતરિક દબાણને કારણે રચાય છે આ હાઇડ્રોજન ક્યાંથી આવે છે કાટ લાગવાની પ્રતિક્રિયાઓ દ્વારા હાયડ્રોજન ઉત્પન્ન થઈ શકે છે જે ખૂબ જ સામાન્ય જગ્યા એ ઉત્તપન્ન થાય છે કેથોડિક સંરક્ષણ તેમજ ઇલેક્ટ્રોપ્લેટિંગ સામાન્ય રીતે કાટને રોકવા માટે કરવામાં આવે છે આની હાનિકારક અસર પણ છે વીજ ઉત્પાદન કરવા માટે પરમાણુ રિએક્ટરના ઉપયોગ કરવાની સાથે કાળજી લેવાની જરૂર છે અને તમારી પોતાની જરૂરિયાત માટે ઓક્સિજનને દૂર કરવા માટે રિએક્ટરના શીતળતામાં હાઇડ્રોજનને ઉમેરવામાં આવે છે જો કે તેનો ઉપયોગ ઓક્સિજનને દૂર કરવા માટે થાય છે તે હાઇડ્રોજનના ભંગાણમાં વધારો કરે છે આમાં તમને એક લાભ થાય છે તેનો ઉપયોગ કરવાથી તમને એક ગેરલાભ પણ થાય છે દ્વૈત એ હંમેશા અસ્તિત્વ ધરાવે છે એક હંમેશા સારું હોય છે અને એમાં એક હંમેશા ખરાબ હોય તેવું કંઈ જ નથી હોતું તમારી પાસે હંમેશા આ બંનેનું મિશ્રણ હોય છે તમારે નોંધવું પડશે કે હાઇડ્રોજનની ખૂબ જ ઓછી માત્રા હાઇડ્રોજનના ભંગાણનું કારણ બની શકે છે એવું નથી કે તમને હાઈડ્રોજન ગેસ ની ખૂબ જ મોટી માત્રાની જરૂર પડે છે તે તકલીફો આપે છે અહીંયા ઓછી માત્રાના નિશાન રેવાથી ભંગાણ થઈ શકે છે જો તમે નોંધ લો કે ફેરીટીક આયર્ન હાઇડ્રોજનના ભંગાણ માટે વધુ સંવેદનશીલ હોય છે બીજી બાજુ ઑસ્ટેનિટિક એલોયને ઘણીવાર હાઇડ્રોજનની અસરો સામે પ્રતિરક્ષક માનવામાં આવે છે હકીકતમાં આવું અવલોકન ફાયદાકારક છે કારણ કે જો તમે કાટવાળા વાતાવરણને જાણો છો તો સક્રિય પાથ વિસર્જન દ્વારા તિરાડ વૃદ્ધિની સંભાવના છે તો પછી યોગ્ય ગુણવત્તાના સ્ટીલનો ઉપયોગ કરો છો બીજી બાજુ જો મુખ્યત્વે હાઇડ્રોજન ભંગાણ થવાનું નક્કી હોય તો ઓસ્ટેનિટિક સ્ટીલ માટેઆગળ વધવું જોઈએ તમારી પાસે તમારી રચના માટે યોગ્ય સામગ્રીને મીડિયા દ્વારા પસંદ કરવા માટે તમે આવી સમસ્યાઓને દૂર કરવા માટે અથવા ઘટાડવા માટે સક્ષમ છો હું એવું માનું છું કે તમારી પાસે સૂચિબદ્ધ મુદ્દાઓને નીચેની તરફ લેવાનો સમય હતો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે હાઇડ્રોજન બહારથી આવતું નથી તે કાટ લાગવાથી અથવા કેથોડિક રક્ષક અથવા ઓક્સિજનને દૂર કરવા માટે પ્રતિક્રિયાકારક શીતળતામાં ઇરાદાપૂર્વક ઉમેરવામાં આવેલ હાઇડ્રોજનથી કાટ લાગવાને કારણે થઈ શકે છે આ પ્રકારની સમસ્યાઓ આપી શકે છે ફિલ્મ પ્રેરિત ક્લીવેજ SCC એ બીજી ફિલ્મ પ્રેરિત ક્લીવેજથી વિકસી શકે છે આ રીતમાં બરડ ફિલ્મ પર વિકાસ પામેલી તિરાડ એ નરમ સામગ્રીમાં પ્રવેશ કરી શકે છે પરંતુ તિરાડ બ્લન્ટિંગને કારણે બંધ થઈ શકે છે મેં પેહલા કીધું હતું આ એજ છે પ્લાસ્ટિકના વિકૃતિને કારણે થતી તિરાડને દૂર કરવું એ ફ્રેક્ચર મિકેનિક્સમાં ફાયદાકારક થાય છે તમે જાણો છો ત્યાં ઘણા રક્ષણાત્મક કવર છે કાટ લાગતા વાતાવરણને રોકવા માટે તેને મૂક્વામાં આવ્યું છે રક્ષણાત્મક કવર સામાન્ય રીતે બરડ હોય છે તિરાડની સપાટી પરથી શરૂ થાય છે અને એમાં ઘૂસી જાય છે એમાં શું થાય છે એકવાર તિરાડ મળી જાય તો તમે બરડ ફિલ્મ બનાવી શકો છો જો બરડ ફિલ્મ કાટની આડપેદાશ તરીકે હોય તો બરડ કોટ બ્લન્ટેડ તિરાડ સંકેત પર બની શકે છે કાટને કારણે તિરાડની સેવામાં વધી શકે છે જો તમે જુઓ તો એન્જિનિયરિંગની સફળતા હંમેશા નિષ્ફળતાઓને જોવા માટે અને નિષ્ફળતાના કારણને ઓળખવામાં ભવિષ્યમાં આવી નિષ્ફળતાઓને રોકવા માટે તમારી ડિઝાઇન અથવા સામગ્રીનો ઉપયોગ તેને સુધારવાના પ્રયાસ માટે થાય છે આ બનાવ 1985માં થયો હતો સ્વિટ્ઝર્લેન્ડમાં એક અકસ્માતમાં સ્વિમિંગ પૂલમાં માત્ર 13 વર્ષના ઉપયોગ બાદ તરત જ તેની છત તૂટી ગઈ હતી ત્યાં 12 લોકો માર્યા ગયા હતાં આ એક ખૂબ જ સારી વાત છેકે તેઓ માનવ જીવનની કદર કરે છે જ્યારે તેઓએ આનો અભ્યાસ કર્યો છે ત્યારે આ પ્રકારના અકસ્માતનું કારણ શું હોય શકે છે તેને જોવા માટે આ વસ્તુને પડકાર તરીકે લીધુ છે છતને તણાવમાં ઓસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટીલના સળિયા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો આનાપોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે તેઓ તાણના કાટને કારણે નિષ્ફળ ગયા હતા સ્ટેનલેસ સ્ટીલની સામાન્ય છાપ શું છે જ્યારે કાટ લાગતું વાતાવરણ હોય ત્યારે એવામાં સ્ટેનલેસ સ્ટીલને મૂકીએ છીએ એમાં કાટ લાગતો નથી જો તમે હળવું સ્ટીલ નાખશો તો એમાં કાટ લાગશે સામાન્ય કાટ લાગતા વાતાવરણમાં જો તમે સ્ટેનલેસ સ્ટીલને રાખો છો તો તેમાં કાટ લાગશે નહીં પરંતુ આ કિસ્સામાં શું થાય છે સ્ટેનલેસ સ્ટીલના સળિયા એ તણાવમાં હતા તેઓ લોડને ટેકો આપતા હતા તમે જે શોધો છો તે લોડ વત્તા કાટરોધક વાતાવરણના સંયોજનથી તાણના કાટને કારણે તિરાડની વૃદ્ધિ થાય છે અહીંયા તમને લાગે છે કે ઓસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટીલ એ આના માટે સંવેદનશીલ હોય છે તમે સ્ટીલની યોગ્ય શ્રેણીને લ્યો એ પછી તમે આ સમસ્યાને ટાળી શકો છો અથવા ઘટાડી શકો છો ચાલો જોઈએ કે સ્વિમિંગ પૂલમાં શું થાય છે ત્યાં ખૂબ જ કાટ લાગતું વાતાવરણ હોય છે તમને કદાચ ખ્યાલ ન આવે કે તમે બધે સ્વિમિંગનો આનંદ માણો છો અને તમે જાણો છો કે વિદેશી દેશોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી જાય છે ત્યારે સ્વિમિંગ પૂલને ગરમ કરવાની જરૂર છે રોગને રોકવા માટે પાણીમાં ક્લોરિનને ઉમેરે છે આ કાટ માટે ખૂબ જ સરસ વાતાવરણ બનાવે છે જો તમે માળખાકીય વિશ્લેષણના દૃષ્ટિકોણથી જુઓ તો મકાનની અંદરના સ્વિમિંગ પૂલનું વાતાવરણ બિલ્ડિંગના વાતાવરણમાં જોવા મળતા સૌથી વધુ આક્રમક પ્રકારનું હોય છે પહેલી વાત તો ઓળખવાની છે આવી જગ્યાએ સમસ્યા હોઈ શકે છે તમારે સ્વિમિંગ પૂલમાં કોઈપણ માળખાને હેન્ડલ કરવા માટે એક ખાસ સામગ્રીનો ઉપયોગ કરવો પડશે અને સ્ટેનલેસ સ્ટીલના બનેલા ઘણા સ્વિમિંગ પૂલની બાજુના રસ્તામાં સાધનસામગ્રી મળી આવી છે તેઓ લોડને ટેકો આપતા નથી તેઓ ફક્ત તમને પકડ આપવા માટે કરે છે એ પછી સ્વિમિંગ પૂલમાં જાઓ અને બહાર આવશો તેનાથી કંઈપણ થતું નથી પરંતુ જો તમારી પાસે છત હોય તો તે લોડને ટેકો આપતો હોય અને તે જ કાટ લાગતા વાતાવરણમાં નિષ્ફળતાનું કારણ બને છે તો આપણે બંને વચ્ચેનો તફાવત પારખવો પડે છે તમારે એ જોવાનું રહેશે કે ક્લોરિન ધરાવતા સંયોજનોનો ઉપયોગ જીવાણુ ને નાશ કરવા માટે થાય છે તે પૂલના વાતાવરણ દ્વારા પૂલની દૂરની સપાટી પર સ્થાનાંતરિત થઈ શકે છે જ્યારે તમારી પાસે સ્ટેનલેસ સ્ટીલના સળિયાઓની મદદથી છતમાં લગાવેલું હોય છે ત્યારે આવું જ થાય છે તે ક્લોરિન ધરાવતા સંયોજનોના સંપર્કમાં આવ્યા હતા આ સંયોજનો અત્યંત ક્ષતિગ્રસ્ત ફિલ્મ બનાવી શકે છે જે ફિલ્મ પ્રેરિત ક્લીવેજ દ્વારા SCC તરફ દોરી જાય છે જેમ કે મેં અગાઉ તેનો ઉલ્લેખ કર્યો હતોપ્રમાણભૂત સ્ટેનલેસ સ્ટીલની શ્રેણી એ પૂલના પાણી અથવા પૂલના બાજુના સાધનોમાં સંપૂર્ણ રીતે સારું પ્રદર્શન કરે છે તે લોડ બેરિંગ ઘટકો માટે યોગ્ય ન હોઈ શકે તમારે કોઈ સામગ્રીને તેના હેતુથી વધારે ઉપયોગ ન કરવો જોઈએ તમે કાટનો પ્રતિકાર કરવા માટે સ્ટેનલેસ સ્ટીલ વિકસાવી છે તેનો ઉપયોગ ચોક્કસ પ્રકારના નિયમ માટે થઈ શકે છે લોડ બેરિંગ માટે સૂચન એવું છે કે સ્વિમિંગ પૂલમાં ઓસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટીલને નથી લેતા આમ જોયે તો તેને કાટ લાગતા વાતાવરણથી અમુક પ્રકારના રક્ષણાત્મક કોટિંગ દ્વારા તેને અવાહક કરવું પડે છે અને આપણે એ પણ જોઈશું કે આપણે તણાવના કાટની તિરાડને ટાળવા અથવા ઘટાડી શકીએ છીએ કે નહી તમે શોધો છો કે સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગને રોકવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે પ્રથમ પગલાની અંદર પર્યાવરણની સાથે જવા માટે યોગ્ય સામગ્રીને પસંદ કરવામાં આવે છે બીજા પગલામાં રાસાયણિક પ્રજાતિઓને દૂર કરવાનું જે ક્રેકીંગને પ્રોત્સાહન આપે છે આ બધુ શક્ય છે ત્રીજુ પગલુસક્રિય પાથ વિસર્જનના કિસ્સામાં પહેલેથી જ જોયું છે કે તાણયુક્ત તાણની તિરાડને વધવા માટે યોગ્ય વાતાવરણ કારણ બને છે તમે ઉત્પાદન પ્રક્રિયા તેમજ તાણના તણાવ અને કાટની શક્યતાઓને ઘટાડવા માટેની ડિઝાઇનને જુઓ છો કારણ કે તણાવ અને કાટનું સંયોજન એ સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગ તરફ લઈ જાય છે તમે બંનેને સંબોધિત કરે છે પ્રથમ બે માટે યોગ્ય સામગ્રીની જરૂર પડે છે બીજુ એ રાસાયણિક પ્રજાતિઓ માટે હોય છે જે ક્રેકીંગને પ્રોત્સાહન આપે છે ત્રીજામાં ડિઝાઇનના માળખામાં તાણયુક્ત તણાવના અસ્તિત્વને ઘટાડવા અથવા તેને દૂર કરવાનું હોય છે આ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે આ બધાની સાથે સમય પ્રમાણે નિરીક્ષણ અને તેના નિવારકની જાળવણી માટે જાઈએ છીએ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે તમે નુકસાનને સહિષ્ણુ ડિઝાઇનના અભિગમ માટે લાવો છો તમારે સમય અનુસાર નિરીક્ષણ કરવું પડે છે તેમાંથી કોઈ છૂટકો નથી મળતો એ સાથે જાય છે ક્રિપ પછી આપણે તિરાડ વૃદ્ધિની આગળની પ્રતિકૃતિ પર જઈએ છીએ ક્રીપ શું છે તે સમય અને તાપમાનના આધારિત વિકૃતિ છે જ્યારે સામગ્રી લાંબા સમય સુધી લોડને આધારિત હોય ત્યારે જ આ થાય છે ક્રિપને સમજાવવા માટે ઉપયોગમાં લેવાતા સામાન્ય ઉદાહરણોમાંનું એક ઉદાહરણ છે તમે રસ્તા પર મુકેલ ટારને જોશો જો તે રાખેલા પાત્રમાંથી છલકાય જાય તો સમય અનુસાર તે ફેલાય જાય છે દેખાય એવા બાહ્ય લોડ વગર તે ધીમે ધીમે સરકતું રહે છે આ રીતે ચાલશે આ રીતે ઓરડાના તાપમાને પણ જોશો ઉચ્ચ સંચાલન તાપમાન ઉપર ધાતુઓના કિસ્સામાં સમાન ઘટનાઓ જોવા મળે છે જો સામગ્રીમાં ક્રિપ થાય છે તેમ છતાં લોડ સ્થિર રહે છે વિસ્તરણ વધતું જાય છે મેં કીધું એ રીતે ટારના કિસ્સામાં જોઈએ તો આ ઊંચા તાપમાને ધાતુઓના કિસ્સામાં આવું થાય છે અને ક્રીપની તિરાડ કેવી રીતે વધે છે નાના માળખાકીય અસંગતતાઓ ઉપર ખાલી જગ્યાઓ અથવા છિદ્રોનું ન્યુક્લિએશન એ તિરાડો રચવા માટે વધે છે અને એકીકૃત થાય છે ક્રીપ નુકશાન વધવાની રીત અલગ પ્રકારની છે જે રીતે સ્ટ્રેસ કોરોઝ્ન ક્રેકીંગની એ વૃદ્ધિ અલગ વસ્તુ છે એ જ રીતે નબળાઈ દ્વારા તિરાડની વૃદ્ધિ પણ અલગ છે અભ્યાસમાં શું જોવા મળે છે તે સમજાવવા માટે લોકોએ વિશ્લેષણ કર્યું છે અને પ્રતિકૃતિ બનાવી છે ક્રીપના કિસ્સામાં તે અનિવાર્યપણે નાના માળખાકીય અસંગતતાઓ પર ખાલી જગ્યાઓ અથવા છિદ્રોનું ન્યુક્લિએશન કરે છે જે તિરાડોને બનાવવા માટે વધે છે અને તેનાથી એકીકૃત થાય છે ભૌતિક પ્રક્રિયા એ અલગ પ્રકારની છે ઘણા ઉદાહરણોમાં જોશો કે સામાન્ય રીતે તિરાડની વૃદ્ધિ એ સપાટી પરથી આગળ વધે છે તમે જાણો છો કે આ એક ખૂબ જ સામાન્ય બાબત છેતમારી પાસે સીલનું સ્ટેમ્પિંગ છે જે બનાવટની ઘટકની સપાટી ઉપર હોય છે તે તિરાડને વધવા માટે એક સ્થળ તરીકેની રચના કરી શકે છે જ્યારે તમારી પાસે સપાટી પરથી વધેલી તિરાડ મળે ત્યારે કાટ લાગતું વાતાવરણ વધુ અવક્ષેપિત થાય છે અહીંયા જે કહેવામાં આવ્યું છે જેમાં તિરાડ એ સપાટી પરથી આગળ વધે છે અને કાટને કારણે ઘટકોના જીવનને વધારે અસર થાય છે મેં પહેલા કીધું એ રીતે સંચાલન તાપમાન ખૂબ મહત્વનું છે અને ક્રિપમાં ફાળો આપવા માટે તમારી પાસે સેવાની સ્થિતિના અન્ય ઘણાબધા પાસાઓ છે તમારે સંચાલન તાપમાન હોલ્ડ સમય લોડિંગ આવર્તન લોડિંગનો પ્રકાર અને તેની તીવ્રતા યાંત્રિક ગુણધર્મો અને ઘટકનું સુક્ષ્મ માળખું જોવું પડશે જ્યારે તમે જોશો કે ત્યાં ઘણા બધા પરિમાણો છે જે પ્રભાવિત થાય છે આમાંના કેટલાક બુદ્ધિપૂર્વક રીતે સંબોધીને ક્રીપ દ્વારા તિરાડની વૃદ્ધિને ઘટાડવાની શક્યતાઓ પૂરી પાડે છે સમજવાથી એવી કઈ પ્રક્રિયા છે જેના દ્વારા ક્રીપની તિરાડ વધે છે તમે તો તેને ઘટાડવાનો પ્રયાસ કરો છો તમે જાણો છો એ રીતે અત્યાર સુધી આપણે નબળાઈને અલગથી જોયુ છે તણાવના કાટને અલગથી જોયુ છે પરંતુ વ્યવહારમાં ક્રિપનું સંયોજન જોશો તેઓ એકલા અસ્તિત્વમાં નથી આવતા હવે આપને કાટની નબળાઈ શું છે તે શોધવાની છે જો નિષ્ફળતા નબળાઈ અને એસસીસીની સંયુક્ત ક્રિયાને કારણે થાય છે તો તે કાટની નબળાઈ છે કાટની નબળાઈ ઘણા વ્યવહારુ કિસ્સાઓમાં તમને હંમેશા SCC નબળાઈ અને કાટની નબળાઈનું સંયોજન જોવા મળે છે તે નિષ્ફળતામાં ફાળો આપે છે અહિયાં આપણે એક ઉદાહરણ જોઈશું પછી તમે સમજી શકશો કે આવા સંયોજન કેવી રીતે અસ્તિત્વમાં આવે છે વિમાનનો કિસ્સો લઈએ વરસાદને કારણે સ્થિર વિમાનમાં તિરાડો દેખાય શકે છે તેમાં તીરાડ વધતી જાય છે સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગના કારણે થાય છે પછી એમાં શું થાય છે તમે વિમાનને ડામરમાં ખસેડો છો તેનાથી લોડિંગમાં વધઘટ જોવા મળે છે અને આ કાટની નબળાઈનું કારણ બને છે અને રેન્ડમ વાઇબ્રેશનના અભ્યાસમાં લોડના વધઘટનો અભ્યાસ કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ સમસ્યાઓમાની એક છે તેઓ ખરેખર ત્યાં જુએ છે કે ભૂપ્રદેશમાં કઈ રીતે થાય છે અને રેન્ડમ લોડિંગ તેમાં કેવી રીતે થઈ રહ્યું છેઆગળ વધારાની એક સમસ્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સમસ્યાઓમાંની એક છે લોડિંગ વધઘટનો અભ્યાસ કરીએ છીએ અહીંયા આપણે જે જોઈએ છીએ તે તિરાડના અસ્તિત્વ સાથે લોડિંગના વધઘટનું સંયોજન મળે છે જે કાટની નબળાઈની શરૂઆત તરફ લઈ જાય છે બીજું એમાં શું થાય છે પછી વિમાન હવામાં ઉડે છે અને જહાજ ની ઊંચાઈએ તેની આસપાસનું બાહ્ય તાપમાન માઈનસ 40 ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું નીચું હોય છે જ્યાં કાટ વ્યવહારીક રીતે નિષ્ક્રિય હોય છે નબળાઈ એ ઉડ્ડયનના મુખ્ય ભાગ માટે નિષ્ફળતાનો માર્ગ બને છે આ ખૂબ જ સરસ ઉદાહરણ છે તમે જાણો છો એ રીતે તમને એવું લાગે છે કે વરસાદને કારણે એમાં તણાવ આવાના કારણે કાટ તૂટી જાય છે પછી ડામરમાં ટેક્સ લગાવવાને કારણે તમને એવું લાગે છે કે વિમાન ઉપર લોડ વધઘટ થયા કરે છે તમે કાટની નબળાઈની શરૂઆતને શોધી શકો છો જે ઉડ્ડયનમાં નબળાઈની તિરાડ વૃદ્ધિ તરીકે ચાલુ રહે છે પ્રવાહી ધાતુનું ભંગાણ અન્ય બીજી તિરાડ ગ્રોથની રચનાઓ છે જેને પ્રવાહી ધાતુનું ભંગાણ પારો જસત સીસું અને કેડમિયમ જેવી અમુક પ્રવાહી ધાતુઓની હાજરીમાં લગતા ધાતુઓબના કાટની અધોગતિનો સમાવેશ થાય છે જેમ આપણે હાઇડ્રોજનના ભંગાણના કિસ્સામાં જોયું હતું એમાં આપણે જોયું કે હાઇડ્રોજનની ખૂબ ઓછી માત્રાઓ સમસ્યાનું કારણ બની શકે છે અહીંયા પણ એજ જોવાનું છે કે પ્રવાહી ધાતુની ખૂબ જ ઓછી માત્રામાં ભંગાણ થઈ શકે છે અને તેઓ શેમાંથી આવે છે બ્રેઝિંગ સોલ્ડરિંગ વેલ્ડિંગ ગરમીનો ઉપચાર અથવા ગરમ કાર્ય જેવા ઉત્પાદન પ્રક્રિયાઓને કારણે રજૂ થઈ શકે છે જુઓ આ મૂળભૂત ઉત્પાદન પ્રક્રિયાઓ છે આ જ કારણ છે કે લોકોને સમજાયું કે માળખાંનું પ્રદર્શન ઉત્પાદન પદ્ધતિ અને ડિઝાઇન આ બંને પર આધારિત હોય છે હવે લોકો સંકલિત ઉત્પાદન અને ડિઝાઇન તરફ આગળ જઈ રહ્યા છે તે માત્ર બંધારણના અંતિમ પરિમાણોને સૂચવે છે કે તે કેવી રીતે કાર્ય કરે છે આ માળખું કેવી રીતે બનાવવામાં આવ્યું છે તેમાં કઈ ઉત્પાદન પ્રક્રિયાઓ આવે છે બંધારણની કામગીરી ઉપર તેની અસર થાય છે તમારે ઉત્પાદન સમસ્યાઓને સમાન રીતે સંબોધિત કરવી પડે છે તે SCC જેવું જ લાગે છે જે રીતે SCCને શરૂ કરવા માટે સ્થાનિક કાટની ઘટનાની જરૂરી પડે છે એલએમઈ ના કિસ્સામાં સ્થાનિક રાસાયણિકનો હુમલો એ સામાન્ય રીતે પુરોગામી તરીકે હોય છે સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગના કિસ્સામાં આ કાટની ઘટના તેને અટકાવે છે પ્રવાહી ધાતુના ભંગાણના કિસ્સામાં રાસાયણિક હુમલો એ પુરોગામી તરીકે હોય છે એલએમઈની એક લાક્ષણિક લાક્ષણિકતાઓ છે તે ધીમાથી ઝડપી તિરાડ વૃદ્ધિ તરફ ઝડપી સંક્રમણ થાય છે એવું દર્શાવે છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છે કે વૃદ્ધિ એલએમઇ દ્વારા અવક્ષેપિત થાય છે તમે તેને કેવી રીતે ઘટાડી શકો છો તમે તેને યોગ્ય સપાટીની સારવાર દ્વારા કરી શકો છો આવું કરવાથી તેઓ એલેમઈની સામે પ્રતિકાર વધારવામાં મદદ કરી શકે છે આ પ્રક્રિયાઓને જોઈને આપણે એ પણ શીખ્યા કે તે કઈ રીતે આ પદ્ધતિઓ દ્વારા તિરાડ વૃદ્ધિને ઘટાડી શકીએ છીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે નબળાઈના કિસ્સામાં જો તમારી પાસે ખૂબ જ સરળ સપાટી હોય તો તમે નબળાઈમાં તીરાડને શરૂ થવાનું રોકી શકો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ સંશોધનોમાંનું એક સંશોધન છે લોકો નબળાઈની સ્થિતિમાં આ કરે છે અને સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગના કિસ્સામાં તે યોગ્ય સામગ્રીને પસંદ કરે છે અને કાટ લાગતા વાતાવરણને ઓછું કરે છે એલએમઈ ના કિસ્સામાં સપાટી યોગ્ય સારવાર માટે આગળ જાય છે તમારી પાસે તિરાડની વૃદ્ધિને ઘટાડવા અથવા રોકવા માટે એક માધ્યમ છે જ્યારે પણ તમે સપાટીની સારવાર માટે આગળ જાઓ છો ત્યારે તમારે ખૂબ જ કાળજી રાખવી પડે છે આ અત્યંત સાવધાની સાથે થવું જોઈએ કારણ કે સપાટીના સ્તરને કોઈ નુકસાન એ તિરાડને પ્રેરિત કરી શકે છે તમે જાણો છો જ્યારે પણ તમે સપાટીનું કોટિંગ મૂકો છોત્યારે સપાટીના કોટિંગમાં એક નાની તિરાડ પણ હોય છે સમય સાથે જો તેમાં ધ્યાન ન આપવામાં આવે તો તે કાટને ઉત્તેજિત કરી શકે છે કોટિંગ મૂક્યા પછી તમારે તેનું નિરીક્ષણ કરવું પડે છે અને સમય સાથે પેચોનું સમારકામ કરવું પડે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ફ્રેકચરની રચના હવે આપણે ફ્રેક્ચરની રચના તરફ આગળ વધીએ છીએ આને પહેલેથી જ નોંધ્યું છે કે બે મહત્વપૂર્ણ ફ્રેક્ચરની પદ્ધતિઓ છે એક બરડ ફ્રેક્ચર છે બીજું નરમ ફ્રેક્ચર છે બરડ ફ્રેક્ચરને ક્લીવેજ તરીકે ઓળખવામાં આવે છે નરમ ફ્રેક્ચરના ભંગાણ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે જોઈશું કેફ્રેક્ચરની રચનાની તિરાડ વૃદ્ધિની રચનાથી કેવી રીતે અલગ હોય છે તેનો એક તફાવત છે આ તિરાડ વૃદ્ધિથી વિપરીત કેવી રીતે હોય છે તેમ છતાં આપણી પાસે બે ફ્રેક્ચરની રચના છે મોટાભાગની સેવાની નિષ્ફળતા નરમ ફ્રેક્ચર દ્વારા થાય છે તિરાડ સંકેત નજીકના સ્થાનિક પ્રદેશમાં પ્લાસ્ટિક રીતે વિકૃત છે એકંદરે માળખું એ બરડ રીતે વર્તે છે પરંતુ જો આગળ જાઓ અને ફ્રેક્ચરની પદ્ધતિઓને જુઓ છો તો તમે બરડ અને નરમ તરીકે સૂક્ષ્મ રીતે વર્ગીકૃત કરો છો આપણે માઇક્રોસ્કોપિકના સ્તરે શું ચર્ચા કરીએ છીએ અને આપણે મેક્રોસ્કોપિક સ્તરે શું સમજીએ છીએ તેનું વર્ણન કરવું પડે છે હવે આપણે માઇક્રોસ્કોપિક સ્તરે જોઈ રહ્યા છીએ માઇક્રોસ્કોપિક સ્તરે ફ્રેક્ચરને બરડ અને નરમ તરીકે વર્ગીકૃત કરી શકાય છે પરંતુ બંનેમાં રચના મેક્રોસ્કોપિકના દૃષ્ટિકોણથી બરડ રૂપમાં વર્તે છે તિરાડ વૃદ્ધિથી વિપરીત ફ્રેક્ચર એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે આ બંને ફ્રેક્ચર ખૂબ જ ઝડપી છે ક્લીવેજ ફ્રેક્ચરની તિરાડ એ 1660 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પ્રવાસ કરે છે નરમ ફ્રેક્ચર એ 500 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પ્રવાસ કરીએ છીએ તમે જાણો છો કે તમે રેસિંગ કારને જુઓ છો જે લગભગ 100 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે મુસાફરી કરે છે તે પોતે ખૂબ જ ઊંચી ઝડપ છે અને કલ્પના કરો કે તિરાડ 500 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પ્રવાસ કરે છે તે ખરેખર ખૂબ જ ઝડપી છે તે ફક્ત વિગતો ઉપર ધ્યાન આપે છે તમને એવું લાગે છે કે એક બરડ રૂપ તરીકે નિષ્ફળ જાય છે બીજું નરમ ફ્રેક્ચર છે આપણે મિકેનીઝમને પણ જોઈશું અને તે મિકેનિઝમ્સની સમજૂતી આપે છે શા માટે ક્લીવેજ ફ્રેક્ચર ખૂબ ઝડપી છે આ શા માટે નરમ ફ્રેક્ચરના પ્રમાણમાં ધીમું છે પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડે છે તિરાડની વૃદ્ધિની સરખામણીમાં આ બંને ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ છે બરડ ફ્રેકચર ક્લીવેજ ફ્રેક્ચર શું છે ક્લીવેજના કિસ્સામાં તમે શું શોધો છો તે પરમાણુ વિમાનોથી વિભાજિત થાય છે અહીંયા ફરીથી તમારી પાસે તિરાડ સંકેતની નજીકના દાણાનું વિસ્તૃત ચિત્ર આપે છે તમારે સમજવું પડશે કે આ એક ખૂબ જ મોટું ચિત્ર છે જેને કાળી રેખા તરીકે બતાવવામાં આવ્યું છે તે અણુ વિમાનોથી વિભાજિત થાય છે દરેક પાસે એક સ્ફટિક હોય છે અને તેમના વિમાનો અનાજથી અનાજ સુધી અલગ રીતે વર્તે છે વિભાજિત વિમાનો પણ અનાજથી અનાજમાં અલગ હોય છે તે અલગ રીતે થાય છે જે પાસાવાળા ફ્રેક્ચરનું કારણ બને છે તમે તેનો સુઘડ ચિત્ર બનાવો એમાં શું થાય છે તે દર વખતે એક સંપૂર્ણ અનાજ દ્વારા તિરાડ આગળ વધે છે એટલે જ તે ખૂબ જ ઝડપી છે તિરાડ ઉન્નતી એ અનાજ દ્વારા અનાજ થાય છે જ્યારે તમે એક દાણામાંથી બીજા દાણામાં આગળ જાઓ છો ત્યારે વી વિમાનનું અભિગમ હોય છે તમે હમણાં જ એનિમેશનનું અવલોકન કરો છો તો તમે જોશો કે તે ખૂબ જ ઝડપથી થાય છે આ રીતે તમારી પાસે ઉગાડવામાં આવેલી તિરાડ છે માઈક્રોસ્કોપિક સ્તરે તમે જોશો કે તિરાડ સીધી થઈ ગઈ છે માઇક્રોસ્કોપિક સ્તરે આ બધી વિવિધતાઓ જોશો ફ્રેક્ચરની સપાટીની ચોક્કસ લાક્ષણિકતાઓ હોય છે પાસાઓ સપાટ હોય છે અને ઘટનાઓ પ્રકાશના સારા પરાવર્તક તરીકે હોય છે તમે જોશો કે બરડ ફ્રેક્ચરના કિસ્સામાં સપાટી ખૂબ જ ચળકતી હોય છે વાસ્તવમાં જો તમે પર્સપેક્સ લ્યો છો તો તે નિષ્ફળ જાય છે અને તે બરડ પ્રકૃતિની હોય તમારી પાસે ખૂબ જ સરસ સોમ્ય સપાટીઓ હોય છે બીજી બાજુ જો તમે એલ્યુમિનિયમ અથવા સ્ટીલ લ્યો છો તો તમારી પાસે નરમ ફ્રેક્ચર હોય છે જો કે સપાટીઓ શરૂઆતમાં ચળકતી હોય છે ધાતુઓના કિસ્સામાં ઓક્સિડેશનને કારણે સપાટીઓ નિસ્તેજ બની જાય છે અહીંયા જે શોધો છો તે તિરાડ અનાજ દ્વારા અનાજને આગળ વધારે છે અને નબળા વિમાનોમાં અલગ રીતે થાય છે તમે એક પાસાવાળી તિરાડને શોધી શકો છો તે તેની લાક્ષણિકતા છે કારણ કે તે અનાજ દ્વારા અનાજને ખસેડે છે પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય છે તમારી પાસે આ પ્રકારના ફ્રેકચરના બે વર્ગીકરણ છે પેહલું ટ્રાન્સગ્રેન્યુલર તરીકે છે જેને આપણે હમણાં જોયું આ મોટાભાગની ધાતુઓ ટ્રાન્સગ્રેન્યુલર ફ્રેક્ચર દ્વારા નિષ્ફળ જાય છે આ નમુનામાં તમારી પાસે અનાજ છે અને તમારી પાસે તિરાડો છે જે દરેક દાણામાં જુદી જુદી દિશામાં લક્ષે છે તમે આને વર્ગીકૃત કરો છો જો નિષ્ફળતા આના જેવી જ હોય તો આ ટ્રાન્સગ્રેન્યુલર તરીકે હોય છે તમે આની એક યોજના પણ બનાવો છો મહત્વની બાબત એવી છે કે આ તિરાડો અનાજ ઉપર કાપતી હોય છે અને મોટાભાગની ધાતુઓમાં આ સામાન્ય નિષ્ફળતા જોવા મળે છે અને તમારી પાસે બીજી પ્રક્રિયા એવી છેજેને આપણે પહેલેથી જ જોઈ છે કે સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગના કિસ્સામાં જ્યાં તમારી પાસે અનાજની સાથે તિરાડની વૃદ્ધિ થાય છે તેને ઇન્ટરગ્રેન્યુલર ફ્રેક્ચર કહેવામાં આવે છે ધાતુઓના કિસ્સામાં એકવિધ લોડિંગ હેઠળના નિયમને બદલે ઇન્ટરગ્રેન્યુલર ફ્રેક્ચર માત્ર એક અપવાદ છે તમારે એકવિધ લોડિંગના નીચે સમજવું પડે છે તે માત્ર એક અપવાદ છે અને ઇન્ટરગ્રેન્યુલરના કિસ્સામાં ફ્રેક્ચર એ અનાજની સીમાઓ સાથે થાય છે આ સામાન્ય રીતે આક્રમક વાતાવરણ અને ઉચ્ચ તાપમાન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે તિરાડ વૃદ્ધિના સંદર્ભમાં આમાંના કેટલાકને પહેલાથી જ જોયા છે ફ્રેકચરના કિસ્સામાં પણ આક્રમક વાતાવરણ અને ઉચ્ચ તાપમાન ઉપર ઇન્ટરગ્રેન્યુલર પ્રકારના ફ્રેકચરને પ્રેરિત કરે છે હવે આપણે આગળ વધીએ જેમાં નરમ ભંગાણ શું છે એ જોઈએ તમે જાણો છો એ રીતે તમારે એ પણ સમજવું પડશે કે એન્જિનિયરિંગ સામગ્રીમાં શું હોય છે તેમાં મોટી સંખ્યામાં બીજા તબક્કાઓના કણો હોય છે આ બધી ધાતુશાસ્ત્રની સમજ તરીકે ઓળખાય છે એલોયિંગ કેવી રીતે થાય છે અને તે કેવા પ્રકારની સમસ્યાઓમાં ન જાય ત્યાં સુધી એની પ્રશંસા કરી શકશો નહીં અને વિવિધ કણોના પ્રકારને ઓળખી શકશો નહીં તમને કઈ પ્રક્રિયાઓ સમજવા માટે મદદ કરે છે જેના દ્વારા નરમ ભંગાણ થાય છે તમારી પાસે 1 થી 20 માઇક્રોમીટરના કદના મોટા કણો હોઈ શકે છે જ્યારે હું કહું છું કે મોટા કણો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં દેખાય છે તે શું હોય છે તેઓ સામાન્ય રીતે એલોયિંગ તત્વો તરીકે હોય છે જે સામગ્રીની મજબૂતાઈ માટે જરૂરી નથી હોતું પરંતુ તેઓ એમાં હાજર હોય છે તે અનિવાર્ય છે પછી તમારી પાસે મધ્યવર્તી કણો છે તે કદની શ્રેણી 50 થી 500 નેનોમીટર હોય છે તેઓ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દૃશ્યમાન છે મોટા કણો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં દેખાય છે મધ્યવર્તી કણો ફક્ત ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ દેખાય છે તેઓ એલોયિંગ તત્વોના સંયોજનો તરીકે ઓળખાય છે તેઓ તાકાત માટે ખૂબ જ જરૂરી છે તમે તેમને મેળવવા માંગો છો તમે એલોયિંગ તત્વોને ઉમેરો છો પ્રક્રિયામાં તમારી પાસે મોટા કણો છે છેલ્લે તમને આ જોઈએ છે જ્યારે મારી પાસે મોટા અને મધ્યવર્તી હોય છે ત્યારે મારી પાસે નાના કણો પણ હોવા જોઈએ તેઓને અવક્ષેપયુક્ત કણો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જે 5 થી 50 નેનોમીટર છે તે ખૂબ નાના કહેવાય છે તેઓને ગરમીની સારવાર અને વૃદ્ધત્વ દ્વારા વિકસાવવામાં આવે છે અને તેમની ભૂમિકા શું હોય છે તેઓ જરૂરી ઉપજની શક્તિને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે આ બધા ધાતુશાસ્ત્રીઓના ક્ષેત્રમાં તમે ભૌતિક વૈજ્ઞાનિકોને જાણો છો તેઓ ઉચ્ચ શક્તિવાળા એલોયને વિકસાવે છે અને તેઓ ઉચ્ચ શક્તિવાળા એલોય અને ઉચ્ચ કઠિનતાનું સંયોજન પણ ઇચ્છે છે તેને શોધવાનું રહે છે આ કેવા પ્રકારની પ્રક્રિયાઓ છે જે તેમને તે કરવા માટે મદદ કરે છે તેઓ યોગ્ય ગરમીની સારવારને શોધે છે અને વૃદ્ધત્વને જરૂરી ઉપજ શક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે આપણે લોડ નીચુ જોવું પડશે અને આ કણો કેવી રીતે વર્તે છે તેના કારણે બધા તિરાડ સંકેતની નજીક હોઈ છે તમારી પાસે તણાવના ખૂબ ઊંચા મૂલ્યો છે જે તમને પ્લાસ્ટિકની વિકૃતિ આપી શકે છે મોટા મધ્યવર્તી અને અવક્ષેપ કણો પ્લાસ્ટિક વિકૃતિને કેવી રીતે પ્રતિસાદ આપે છે નરમ ફ્રેકચર મોટા કણો બરડ હોય છે તેઓ આસપાસના મેટ્રિક્સના પ્લાસ્ટિક વિરૂપતાને સમાવી શકતા નથી આને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યાઓ રચાય છે મોટા કણો કઈ રીતે ભૂમિકા ભજવે છે તેઓ ત્વરિત અને નરમ ફ્રેકચરનું સ્થાન નક્કી કરે છે જેને નોંધવામાં આવે છે તેઓ નરમ ફ્રેકચરની પ્રક્રિયામાં ભૂમિકા ભજવતા નથી તેઓ ત્વરિત અને સ્થાન નક્કી કરે છે પછી મધ્યવર્તી કણોનું શું થાય છે મધ્યવર્તી કણો મેટ્રિક્સ સાથે સુસંગતતા ગુમાવે છે અને નાના ખાલી જગ્યાઓ રચાય છે સારમાં ફ્રેકચર મધ્યવર્તી કણો દ્વારા પ્રેરિત થાય છે તમારી પાસે આ નાની ખાલી જગ્યાઓ છે અને આ ખાલી જગ્યા સરકીને વધે છે આપણે સ્લિપ પર સમય વિતાવ્યો છે આપણે ટેન્શન પરીક્ષણમાંથી શીખ્યા કે તમારી પાસે શીયર લિપ છે તમે જોશો કે આ વોઈડ્સ સ્લિપ દ્વારા વધે છે અને વોઈડ્સ વચ્ચેની સામગ્રી નેકીંગ નીચે તેને માઇક્રો નેકિંગ કહેવામાં આવે છે નેકીંગ માઇક્રો સ્કેલ પર થાય છે પરિણામી કુલ વિસ્તરણ નાનું હોય છે હવે આપણે માઈક્રો સ્કેલ પ્રવૃત્તિની ચર્ચા કરી રહ્યા છીએ આપણે એક સમજૂતી આપવાની જરૂર છે શા માટે સપાટી ખરબચડી છે એ શા માટે ધીમી છે તેનાથી વધારે અને આગળ છે જ્યારે તમે માઇક્રો સ્કેલને જુઓ ત્યારે જ આ શક્ય છે માઇક્રો સ્કેલ ઉપર જોશો કે ત્યાં ખાલી જગ્યાઓ રચાય છે ખાલી જગ્યાઓ વધે છે ખાલી જગ્યાઓ તેમની વચ્ચેની સામગ્રીના નેકીંગ દ્વારા માઇક્રો નેકિંગ દ્વારા વધે છે તિરાડ પણ આગળ વધે છે હવે ચાલો આપણે એનિમેશનને જોઈએ નરમ ફ્રેક્ચરની ઘટનાને સમજાવીએ આપણે પહેલાથી જ જોયું છે કે તિરાડની ટોચ પર પ્લાસ્ટિકના નોંધપાત્ર વિકૃતિને કારણે નરમ ફ્રેક્ચર થાય છે અને તમારી પાસે જે છે એમાં પ્રથમ મોટા કણોને છૂટા થવા દયો અથવા તેને તોડી નાખો તિરાડની ટોચની નજીક વ્યાપક અંતરે છિદ્રો બનાવે છે હકીકતમાં તમે એકસાથે એનિમેશનને જોઈ શકો છો પરંતુ અમુક સમય પછી એનિમેશનને જોઈ શકશો હવે ચાલો અમુક પગલાંઓ જોઈએ મોટા કણો છૂટી જાય કે તૂટી જાય પછી નાના કણોના ઉપર અસંખ્ય છિદ્રો રચાય છે એમાં શું થાય છે આ છિદ્રો અથવા ખાલી જગ્યાઓ ફ્રેકચરને પૂર્ણ કરવા માટે જોડાય છે અહીંયા જે શોધો છો તે છિદ્રોથી જોડાયા છે અને તમે ઝિગઝેગ રૂપમાં માઇક્રોસ્કોપિક સ્તરે તિરાડને આગળ વધારો છો મેક્રોસ્કોપિક સ્તરે એરો દ્વારા બતાવવામાં આવ્યુ છે તે સીધી રીતે આગળ વધે છે અને અનિયમિતતાને કારણે ફ્રેકચરની સપાટી પ્રકાશને ફેલાવે છે અને નીરસ રાખોડી રંગનું દેખાય છે હવે આપણે એનિમેશનને નજીકથી જોઈશું આ તેનો છેલ્લો ભાગ બતાવે છે જ્યાં માઈક્રો નેકિંગને કારણે વોઈડ્સ જોડાય છે અને તમારી પાસે તિરાડનો પ્રચાર છે અહિયાથી પ્રક્રિયા શરૂ થાય છે શરૂઆતમાં મોટા કણો તૂટી જાય છે પછી તમારી પાસે અસંખ્ય છિદ્રો રચાય છે તે માઇક્રો નેકિંગ દ્વારા નિષ્ફળ જાય છે અને તિરાડ આગળ વધે છે જ્યારે તમારી પાસે આ માઇક્રો નેકિંગ હોય છે અને તિરાડનો પ્રચાર થાય છે કેમકે કણો દૂર થાય છે તમે જોશો કે સપાટી સપાટ નથી તેમાં ખીણો અને ટેકરાઓ છે વાસ્તવમાં તમે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં યોગ્ય વિસ્તરણને જોઈ શકો છો તમે એક આદત જાણો છોજેને તમારે વિકસાવવાની જરૂર છે પુસ્તકો પણ જુઓ અને વધુ માહિતી મેળવતા રહો વાસ્તવમાં જો તમે બ્રોકના પુસ્તકને જુઓ તો તમારી પાસે એલ્યુમિનિયમ એલોયમાં મોટા કણોને તૂટતા દર્શાવતા માઇક્રોગ્રાફ્સ તેમાં જોવા મળશે અને ત્યારબાદ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સપાટીના ફોટોગ્રાફને સ્કેન કરીને ખીણો અને ટેકરાઓને દર્શાવે છે જે સમજાવે છે કે નરમ ફ્રેક્ચરમાં સપાટી ખરબચડી શા માટે હતી આપણે ફરીથી એનિમેશનને જોઈશું આ તમને હાજર પ્રક્રિયાઓની પ્રશંસા કરવા પર અમુક પ્રકારની સ્પષ્ટતા આપશે મોટા કણો તૂટી જાય છે ત્યારબાદ મધ્યવર્તી કણો દૂર થાય છે અને છિદ્રો બનાવે છે જે માઇક્રો નેકિંગના દ્વારા અનુસરવામાં આવે છે આ વર્ગમાં આપણે શરૂઆતમાં નબળાઈની તિરાડ વૃદ્ધિના નમુના પર ચોક્કસ સ્પષ્ટતાઓ સમજી છે પાછળથી આપણે વિવિધ રીતોને જોવા માટે આગળ વધ્યા જેમાં સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગને જોયું છે આપણે સક્રિય પાથ વિસર્જન વિશે જોયું પછી હાઇડ્રોજનના ભંગાણ તરફ આગળ વધ્ય હતા છેલ્લે ફિલ્મ પ્રેરિત ક્લીવેજ વિશે જોયું હતું પછી આપણે અન્ય તિરાડ વૃદ્ધિની રચના તરફ આગળ વધ્યાએટલે કે ક્રીપ વાસ્તવિક બંધારણમાં તમારી પાસે આમાંના ઘણાનું સંયોજન પણ હશે વિમાનના ઉદાહરણના કિસ્સામાં આપણે જોયું કે સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગ દ્વારા તિરાડ શરૂ થઈ શકે છે જે વિમાનના કાટની નબળાઈ તરીકેના ટેક્સ હેઠળ હોય ત્યારે તે આગળ વધે છે અને વાસ્તવિક ઉડ્ડયનમાં તિરાડની નબળાઈની પદ્ધતિ દ્વારા પ્રચાર કરે છે વાસ્તવમાં ઘણી રચનાઓમાં આમાંની ઘણીબધી તિરાડ વૃદ્ધિની પદ્ધતિઓનું સંયોજન શક્ય હોય છે છેલ્લે આપણે એ પણ જોયું કે પ્રવાહી ધાતુના ભંગાણને કારણે તીરાડ વૃદ્ધિની રચના શું કામ કરે છે પછી આપણે ફ્રેક્ચર મિકેનિઝમ્સની ચર્ચા કરવા આગળ વધ્યા હતા આપણે બરડ ફ્રેકચર તેમજ નરમ ફ્રેકચરને જોયું હતું સારાંશમાં આ પ્રકરણમાં આપણે વધુ વિગતવાર બધું જોયું છે જેમાં તિરાડ વૃદ્ધિ અને ફ્રેકચરની પદ્ધતિઓ શું કામ કરે છે તેના વિશે જોયું વાસ્તવમાં આ સ્લાઇડ સારાંશ માટે છે નબળાઈની તિરાડ વૃદ્ધિની પદ્ધતિ જેમાં તમે જોઈ શકો છો દરેક ચક્ર માટે તિરાડ વધતી જતી માત્રામાં વધે છે એનાથી વિપરિત તમે ફ્રેકચરના કિસ્સામાં શોધો છો પ્રથમ આપણે બરડ ફ્રેકચર લીધું હતું તિરાડ ખૂબ જ ઝડપથી આગળ વધે છે અને તે અનાજ દ્વારા અનાજથી વધે છે અને બીજું નરમ ફ્રેકચર દર્શાવવામાં આવ્યું હતું નરમ ફ્રેકચરમાં સામેલ પ્રક્રિયાઓ અલગ અલગ પ્રકારની છે અને આ પ્રક્રિયા એક અર્થ માટે બરડ ફ્રેકચરની તુલનામાં ધીમેથી આગળ વધે છે પરંતુ જો આપણે તેને તિરાડ વૃદ્ધિની સાથે સરખામણી કરીએ તો તે બંને ફ્રેક્ચર મિકેનિઝમ્સ અતિ ઝડપી પ્રક્રિયાઓમાની એક પ્રક્રિયા છે